તેથી આપણે લેઆઉટ કોમ્પેક્શન ઉપર અમારી ચર્ચા ચાલુ રાખીએ છીએ તેથી જો તમને યાદ હોય તો અમારા છેલ્લા લેક્ચરમાં આપણે કોમ્પેક્શન માટેની વિવિધ કેટેગરીઝ અથવા ટેક્નીક્સ તરફ જોયું હતું અને આપણે વિગતવાર ગયા વિના ઓછામાં ઓછા મૂળભૂત સિદ્ધાંતની કેટલીક પદ્ધતિઓ જોઈ આપણે કોન્સ્ટ્રેન્ટ ગ્રાફ પદ્ધતિ ઉપર જોયું આપણે જોયું કે આપણે ચોક્કસ બ્લોક્સના પડછાયા જનરેટ કરીને કાલ્પનિક પ્રકાશને ચમકાવીને લેઆઉટ સંબંધિત કોન્સ્ટ્રેન્ટ કેવી રીતે જનરેટ કરી શકીએ છીએ અને આપણે વર્ટિકલ ગ્રીડ આધારિત કોમ્પેક્શન પદ્ધતિ પણ જોઈ આજે આપણે વર્ચ્યુઅલ ગ્રીડ આધારિત કોમ્પેક્શનની વિવિધતા જોઈને શરૂઆત કરીએ છીએ જેને આપણે આ સ્પ્લિટ ગ્રીડ કોમ્પેક્શન તરીકે ઓળખીએ છીએ તેથી અહીં વર્ચ્યુઅલ ગ્રીડની જેમ આપણે સમાન વર્ચ્યુઅલ ગ્રીડ ઉપર અલગ અલગ સર્કિટ ફીચર્સ પણ મૂકીએ છીએ પરંતુ વધુમાં અમને જ્યાં જરૂરી હોય ત્યાં વર્ચ્યુઅલ ગ્રીડને વિભાજિત કરવાની પરવાનગી આપવામાં આવે છે તેથી તેનો અર્થ એ છે કે ધારો કે મેં તેની સાથે પહેલાથી જ જોડાયેલ કેટલાક ઓબ્જેક્ટ સાથે ગ્રીડ વ્યાખ્યાયિત કરી છે ચાલો કહીએ કે ત્યાં 4 વસ્તુઓ છે હવે મને આના જેવું કંઈક કરવાની છૂટ છે જેમ કે આ 2 ઑબ્જેક્ટ હતા ચાલો કહીએ કે વર્ચ્યુઅલ ગ્રીડ આવી રહી છે તેથી હું આ 2 ને ખલેલ પહોંચાડતો નથી પરંતુ અન્ય 2 ને હું થોડી ડાબી બાજુએ લાવી શકું છું તેથી હું આ રીતે ગ્રીડને વિભાજિત કરી રહ્યો છું તેથી વર્ચ્યુઅલ ગ્રીડ કોમ્પેક્શન માટે અગાઉના કિસ્સામાં હું આ તમામ 4 બ્લોકને એકસાથે શિફ્ટ કરી રહ્યો હતો કારણ કે ગ્રીડ શિફ્ટ થઈ રહી હતી પરંતુ હવે હું કહું છું કે કદાચ ડાબી બાજુના બ્લોક્સ છે જે આ 2 બ્લોક્સને શિફ્ટ કરવાની પરવાનગી આપતા નથી પરંતુ કદાચ આ 2 વિશેષતાઓ બદલી શકાય છે જણાવી દઈએ કે શક્ય છે કે આ 2 મેટલ લેયરમાં બ્લોક્સ છે જેમાં અંતરની મર્યાદા વધારે છે પરંતુ આ પોલિસિલિકન લેયરો હોઈ શકે છે પોલિસિલિકોનમાં માત્ર 2 લેમ્બડા નું સેપરેશન હોય છે તેથી કદાચ આને એક સાથે ખસેડી શકાય છે પરંતુ આ અધિકાર નથી પણ આ મૂળભૂત વિચાર છે તેથી શરૂઆતમાં તે વર્ચ્યુઅલ ગ્રીડ કોમ્પેક્શન કમ્પોઝિશનની જેમ કામ કરે છે તેથી કોમ્પેક્ટર સર્કિટ લક્ષણોના જૂથોને ઓળખશે જે સમાન વર્ચ્યુઅલ ગ્રીડ લાઇન ઉપર આવતા હશે અને સ્થાનિક કનેક્ટિવિટી સમસ્યાઓ પછી ઓળખવામાં આવે છે જેમ કે અહીં આ ઉદાહરણમાં આ વર્ચ્યુઅલ ગ્રીડ માટે હતા હવે સ્થાનિક રીતે 4 કોમ્પોનન્ટો હતા તમે આ 4ની લાક્ષણિકતાનું વિશ્લેષણ કરો છો આ 4 માંથી કેટલા તમે શિફ્ટ કરી શકો છો અને કેટલા તમે શિફ્ટ કરી શકતા નથી તેથી તે મુજબ તમે આ ગ્રીડને ઝિગઝેગ પાથ ની જેમ વિભાજિત કરો છો તેથી સામાન્ય રીતે તમે આને બદલી શકો છો અને પછી આને બદલી શકો છો તેથી તમારી ગ્રીડ આ રીતે યોગ્ય દેખાશે તો ફરીથી વર્ચ્યુઅલ ગ્રીડ કોમ્પેક્શનની જેમ અહીં પણ આપણે કોમ્પેક્શન સામાન્ય રીતે 2 પાસમાં કરીએ છીએ એક આપણે x દિશામાં કરીએ છીએ જેને x કોમ્પેક્શન કહેવાય છે પછી આપણે તેને y દિશામાં કરીએ છીએ જેને y કોમ્પેક્શન કહેવાય છે તેથી આપણે આગળની સ્લાઇડમાં એક ઉદાહરણ બતાવીએ છીએ તેથી ચાલો આપણે તે ઉદાહરણ ઉપર જઈને આપણે પાછા આવીશું તેથી તમારી પાસે આના જેવું ઉદાહરણ છે તે જ ઉદાહરણ આપણે લીધું છે તેથી આ બ્લોક્સ ત્યાં છે તમે મિડલ ગ્રીડ D E F ને 3 બ્લોક માનો છો જે જોડાયેલા હતા અને A B C પ્રથમ ગ્રીડ સાથે જોડાયેલા છે તેથી આપણે કહીએ છીએ કે આપણે પ્રથમ ગ્રીડ લાઇન ઉપર A B C ને એકસાથે જૂથ બનાવીએ છીએ તેમાં કોઈ સમસ્યા નથી પહેલેથી આપણે A B C નું એકસાથે જૂથ બનાવી રહ્યા છીએ પરંતુ જ્યારે તમે D E F નું જૂથ બનાવી રહ્યા હોવ ત્યારે અમને અમુક કોન્સ્ટ્રેન્ટ D અને E ને કારણે લાગે છે કે આપણે F ની સરખામણીમાં સંભવતઃ એકસાથે વધુ નજીક લાવી શકીએ છીએ અહીં કહેવા દો કે હું એક ઉદાહરણ આપું છું F હું 2 યુનિટ સમય સુધીમાં એકસાથે લાવી શકું છું પરંતુ D અને E હું તેનાથી વધુ એકસાથે લાવી શકું છું તો કહી દઈએ કે કદાચ આ B પણ ફરે છે તેથી આ માત્ર એક દૃષ્ટાંતરૂપ ઉદાહરણ છે તેથી આના કારણે અહીં આ ગ્રીડ લાઇન તૂટી જાય છે F હલનચલન કરી રહ્યું નથી પરંતુ D E ખસેડવામાં આવ્યા છે તેથી આપણે જે કહી રહ્યા હતા તે એ છે કે બીજી ગ્રીડ ઉપર D E F ઉપર તમારી પાસે 2 જૂથો છે એક D અને E ધરાવતા બીજા જૂથમાં F છે તેથી મૂળ વિચાર આ છે તેથી દરેક ગ્રીડ લાઇન ઉપર આપણે જૂથીકરણ કરીએ છીએ પછી આપણે આ બ્લોક્સને દૃશ્ય અનુસાર ખસેડીએ છીએ ચાલો આપણે પોલિસિલિકોન અને ડિફ્યુઝન સાથે એક ખૂબ જ વિશિષ્ટ ઉદાહરણ લઈએ તેથી હું તેમને રંગોનો ઉપયોગ કરીને બતાવી રહ્યો છું ચાલો કહીએ કે મારી પાસે પોલિસિલિકન બ્લોક છે અહીં બીજો પોલિસિલિકન બ્લોક છે અને મારી પાસે અહીં એક ડિફ્યુઝન બ્લોક છે તેથી બાજુમાં જમણી બાજુએ કહીએ કે મારી પાસે અહીં પોલિસિલિકન છે મારી પાસે અહીં ડિફ્યુઝન છે અને મેં બીજું પોલિસિલિકન કહ્યું છે જે અહીં કંઈક આના જેવું છે હવે જો તમને અહીં આ યાદ હોય તો આપણે ફક્ત કોન્સ્ટ્રેન્ટને અલગ થવા વિશે જ વાત કરી છે 2 પોલિસિલિકોન વચ્ચે મિનિમમ સેપરેશન બે વાર લેમ્બડા હોવું જોઈએ પોલિસિલિકોન અને ડિફ્યુઝન વચ્ચેનું સેપરેશન 1 લેમ્બડા હોઈ શકે છે પોલિસિલિકન અને ડિફ્યુઝન વચ્ચે ફરીથી તે 1 લેમ્બડા હોઈ શકે છે હવે જ્યારે તમે આ 3 સાથે ગ્રીડ જોડી રહ્યા હોવ ત્યારે કહો કે તમે શું કરી શકો છો પરંતુ વાસ્તવિક કિસ્સામાં કહીએ કે આ મિનિમમ કોન્સ્ટ્રેન્ટ છે પરંતુ આ લેઆઉટમાં તમને આ 2 ગ્રીડ લાઇનના સંદર્ભમાં શું લાગે છે ચાલો આ કહીએ એક ગ્રીડ છે અને આ બીજી ગ્રીડ છે ચાલો કહીએ 8 લેમ્બડા 2 ગ્રીડ લાઇન વચ્ચેનું સેપરેશન છે અને આ પાથ પણ કંઈક છે ચાલો કહીએ કે આ બધા 2 લેમ્બડા છે દરેક 2 લેમ્બડા દરેક 2 લેમ્બડા 2 લેમ્બડા 2 લેમ્બડા છે તેવી જ રીતે અહીં આ દરેક ભાગોને 2 લેમ્બડા કહેવા દો તેથી આ 2 લેમ્બડાને બહાર કાઢીને આપણી પાસે ખરેખર 6 લેમ્બડાનું અસરકારક સેપરેશન છે જુઓ હવે 4 લેમ્બડા છે પરંતુ અમારી પાસે આ કોન્સ્ટ્રેન્ટ છે તેથી આપણી પાસે 4 લેમ્બડાની આ 2 કિનારીઓ વચ્ચે સેપરેશન છે પરંતુ અહીં જરૂરિયાત 2 લેમ્બડાની છે તેથી હું આ બ્લોકને 2 લેમ્બડા રકમથી ડાબી બાજુ લાવી શકું છું આ 2 ફરીથી 4 લેમ્બડા છે પરંતુ જરૂરિયાત 1 લેમ્બડાની છે તેથી હું આ બ્લોકને 3 લેમ્બડા દ્વારા ડાબી તરફ લાવી શકું છું આ ફરીથી સમાન જરૂરિયાત 1 લેમ્બડાની છે હું તેને ફરીથી 3 લેમ્બડા દ્વારા ડાબી બાજુ લાવી શકું છું તેથી કોમ્પેક્શનનું મારું નવું લેઆઉટ કંઈક આના જેવું દેખાશે આ પ્રથમ ગ્રીડ સાથે જોડાયેલા બ્લોક્સ છે હવે આ એક તમે 2 લેમ્બડા દ્વારા ડાબી તરફ જઈ શકો છો તેથી હવે અંતર ફક્ત 2 લેમ્બડા હોઈ શકે છે આ ગેપ 2 લેમ્બડા હશે અને આ તમે 3 લેમ્બડા દ્વારા ખસેડી શકો છો તેથી અંતર માત્ર 1 લેમ્બડા હશે ત્રીજો અહીં પણ તમે તેને 1 લેમ્બડાની નજીક લાવી શકો છો હવે ગ્રીડ લાઇનના સંદર્ભમાં ગ્રીડ લાઇન હવે આના જેવી બને છે આ 2 એકસાથે આગળ વધી રહ્યા છે કારણ કે આપણે બંનેને સમાન રીતે શિફ્ટ કર્યા છે પરંતુ આ સ્થળાંતર થયું એટલે 1 લેમ્બડા ઓછું છે તેથી અહીં ગ્રીડ લાઇનમાં બ્રેક પડશે તેથી તે આ રીતે કરવામાં આવે છે વાસ્તવમાં હું અહીં એક વિશિષ્ટ ઉદાહરણ બતાવી રહ્યો છું ઓબ્જેક્ટો બધા રેક્ટેન્ગ્યુલર છે અથવા કેટલાક સંપર્કો લેઆઉટના મૂળભૂત કોમ્પોનન્ટો છે અને તે બધા કેટલાક ડિઝાઇન નિયમો દ્વારા સામાન્ય રીતે લેમ્બડાના ગુણાંકમાં નિર્દિષ્ટ કરવામાં આવે છે તેથી આ પદ્ધતિ આની જેમ કાર્ય કરે છે હવે ચાલો આપણે બીજા અભિગમને જોઈએ જ્યાં તમે સીધા જ એક અથવા 2 ડાયમેન્શનમાં વિવિધ ડાયમેન્શનોમાં કોમ્પેક્શન કરી રહ્યા છો હવે મૂળ વિચાર એ છે કે જ્યારે આપણે કહીએ છીએ કે કોમ્પેક્શન ડાયમેન્શનની ગણતરીના પાસાઓ એક વસ્તુ છે એટલેકે અલ્ગોરિધમ ની સમયની કોમ્પ્લેક્સતા બીજી બાબત છે તેથી જ્યારે તમે ડાયમેન્શન જુઓ છો ત્યારે સૌથી સરળ કદાચ 1 ડાયમેન્શનલ કોમ્પેક્શન હોઈ શકે છે જ્યાં આપણે ફક્ત 1 ડાયમેન્શનમાં લેઆઉટને કોમ્પેક્ટ કરવાનો પ્રયાસ કરીએ છીએ વિચાર ખૂબ જ સરળ છે ધારો કે મારી પાસે લેઆઉટ છે મારી પાસે મારી ડાબી ધાર છે ડાબેથી જમણે હું સ્કેન કરું છું જે પણ વસ્તુઓનો સામનો કરવો પડે છે તે હું શોધું છું અથવા તપાસું છું કે તેઓને આગળ છોડી શકાય છે કે નહીં જો તેઓને ડાબે ખસેડી શકાય તો હું તેને શિફ્ટ કરું છું અને તે રીતે હું આખો લેઆઉટ ડાબેથી જમણે સ્કેન કરું છું તેથી જે પણ ઑબ્જેક્ટ્સ અથવા બ્લોક્સનો સામનો કરવો પડે છે તે હું ડિઝાઇન નિયમના કોન્સ્ટ્રેન્ટનું ઉલ્લંઘન કર્યા વિના શક્ય હોય તેવી રકમથી ડાબે શિફ્ટ કરું છું અને આને 1 ડાયમેન્શનલ કોમ્પેક્શન કહેવામાં આવે છે કારણ કે હું માત્ર 1 દિશામાં કોમ્પેક્ટ કરું છું પરંતુ સામાન્ય લેઆઉટમાં તમે તે કરો તે પછી x દિશામાં તમારે y દિશામાં 1 ડાયમેન્શનલ કોમ્પેક્શનનો બીજો પાસ કરવો પડશે તમે કદાચ દરેક વસ્તુને ઉપરની તરફ લઈ જશો તેથી 1d કોમ્પેક્શનમાં સામાન્ય રીતે તમે પ્રથમ એક ડાયમેન્શનમાં કોમ્પેક્શન કરો છો ચાલો x કહો અને પછી તમે બીજા ડાયમેન્શનમાં કરો છો પરંતુ તે સારી રીતે કરવાથી તમે હંમેશા એવા ઉદાહરણો સાથે આવી શકો છો જ્યાં તમે વધુ સારું કરી શક્યા હોત જો તમે બંને ડાયમેન્શનમાં એકસાથે કોમ્પેક્શન કર્યું હતું આ કહેવાતા 2d કોમ્પેક્શન છે તેથી જો તમે બંને ડાયમેન્શનોમાં કોઈક રીતે એલિમેન્ટોને એકસાથે ખસેડો છો તો તેને 2d કોમ્પેક્શન કહેવામાં આવે છે જે સામાન્ય રીતે વધુ સારા લેઆઉટને વધુ સારી રીતે કોમ્પેક્શનમાં ઉપરિણમી શકે છે પરંતુ ફાયદો એ છે કે એક ડાયમેન્શનલ કોમ્પેક્શન સરળ છે તે પોલીનોમિયલ ટાઇમમાં કરી શકાય છે પરંતુ 2 ડાયમેન્શનલ કોમ્પેક્શન માટે તમારે બધી શક્યતાઓ જોવી પડશે અને શ્રેષ્ઠ ચાલ શોધવી પડશે તેથી શ્રેષ્ઠ 2d કોમ્પેક્શન કોમ્પ્યુટેશનલી મુશ્કેલ તરીકે ઓળખાય છે તેને np હાર્ડ કહેવામાં આવે છે તેથી તમે ખરેખર સામાન્ય 2d કોમ્પેક્શન અલ્ગોરિધમ માટે જઈ શકતા નથી જે શક્ય તેટલું શ્રેષ્ઠ છે તો ચાલો અહીં કેટલાક ઉદાહરણો જોઈએ તેથી અહીં આપણે 1d કોમ્પેક્શન પદ્ધતિ સમજાવીએ છીએ જ્યાં પહેલા આપણે x દિશામાં કોમ્પેક્ટ કરીએ છીએ પછી y દિશામાં કોમ્પેક્ટ કરીએ છીએ તેથી અહીં આપણી પાસે લેઆઉટનું એક સરળ ઉદાહરણ છે જ્યાં આ તમામ બ્લોક્સ A B C D E F ગમે તે બતાવવામાં આવે છે તેમાંના દરેકને 2 લેમ્બડા બાય 2 લેમ્બડા હોવાનું માનવામાં આવે છે અને ચાલો આપણે મિનિમમ સેપરેશન 1 લેમ્બડા હોવાનું માની લઈએ આ અમારું ઉદાહરણ છે તો ચાલો જોઈએ કે C B આ 2 છે સેપરેશન 1 લેમ્બડા છે પછી તમારી પાસે I અને H 2 2 જે સેપરેશન 1 લેમ્બડા થવાનું છે અને B અને I વચ્ચે 1 લેમ્બડાનું સેપરેશન થશે તેથી કુલ 5 પ્લસ 1 પ્લસ 5 11 એવી જ રીતે y દિશામાં 2 1 અને 2 5 અહીં પણ 2 1 અને 2 5 અને 11 વચ્ચેનો 1 પ્રારંભિક લેઆઉટ વિસ્તાર 11 બાય 11 છે હવે ચાલો પ્રયાસ કરીએ અને x કોમ્પેક્શન કરીએ તેથી ચાલો જોઈએ બધા બ્લોકના x કોઓર્ડિનેટ્સ અનુસાર આપણે ડાબી બાજુથી જમણી બાજુએ ધીમે ધીમે આગળ વધીએ છીએ તેથી C D E પહેલાથી જ ડાબી બાજુએ કંઈ કરવાનું નથી પછી તમે B અને F નો સામનો કરશો તેઓ પહેલેથી જ 1 ના સેપરેશન ઉપર છે તેથી તમે A ને વધુ ખસેડી શકતા નથી A એકદમ અલગ છે તેથી અંતર 4 હતું મને લાગે છે કે 2 પ્લસ 1 પ્લસ 1 જે 4 હતું તેથી A તમે ડાબી તરફ જઈ શકો છો તેથી કે આ સેપરેશન 1 બને છે એવી જ રીતે હું અને એચ બંને તમે ડાબી તરફ જઈ શકો છો જ્યાં સુધી આ સેપરેશન 1 ન થાય ત્યાં સુધી G અહીં સેપરેશન 4 હતું આ પણ તમે ડાબી તરફ જાવ તેથી સેપરેશન 1 છે તેથી 1d કોમ્પેક્શન પછી તમારી ઊંચાઈ ઘટતી નથી તે હજુ પણ 11 છે પરંતુ પહોળાઈ 2 પ્લસ 1 પ્લસ 2 પ્લસ 1 પ્લસ 2 ઘટી છે તેનો મતલબ 8 છે તેથી તમારું ક્ષેત્રફળ હવે 8 લેમ્બડા છે પરંતુ તમે જાણો છો કે સ્તંભોની સંખ્યાની દ્રષ્ટિએ 8 છે અને આ દિશામાં 11 છે હવે તમે Y કોમ્પેક્શન કરો છો જેનો અર્થ છે કે તમે નીચે દબાણ કરી રહ્યા છો તેથી E F G પહેલેથી જ નીચે છે તેથી I H પહેલાથી જ 1 નું અંતર ધરાવે છે તમે આ કરી શકતા નથી D પાસે પહેલેથી જ 1 નું અંતર છે તમે D ને આગળ ધકેલતા નથી પરંતુ તમે A ને નીચે ખસેડી શકો છો તમે એક બિંદુ A સુધી નીચે જઈ શકો છો જ્યાં 1 નું અંતર છે તમે B પણ નીચે ખસેડી શકો છો કારણ કે B અને A એકસાથે છે કારણ કે B એ C સાથે જોડાયેલ છે અને B એ A સાથે જોડાયેલ છે તેથી તમારી પાસે પણ આ જોડાણ હોવું જરૂરી છે તમે તેને વધુ ખસેડી શકતા નથી અને C પાસે D નીચે છે તેથી તમે તેને આગળ ખસેડી શકતા નથી તેથી તમે ઊંચાઈ જે 8 લેમ્બડા છે તેને 11 લેમ્બડા ઘટાડી શકતા નથી આ x છે અને ત્યારબાદ x કોમ્પેક્શન માટે પ્રથમ છે પછી તમે y કોમ્પેક્શન કરો છો ચાલો બીજી રીતે y કોમ્પેક્શન પછી x કોમ્પેક્શનનો પ્રયાસ કરીએ આ અમારી મૂળ સમસ્યા 11 બાય 11 હતી પહેલા ચાલો y કોમ્પેક્શન કરીએ તમે જુઓ D અહીં ખસેડી શકાય છે કારણ કે આ જગ્યા ખાલી છે D અહીં 1 ના ગેપથી ખસેડવામાં આવે છે C નીચે પણ ખસેડી શકાય છે B અહીં સુધી નીચે પણ ખસેડી શકાય છે કારણ કે C B કનેક્ટેડ હોવા જોઈએ તેથી B ને વધુ ખસેડી શકાતું નથી એવી જ રીતે A ને તમે અહીં H સુધી ખસેડી શકો છો આ શક્ય છે તેથી હવે તમારી ઊંચાઈ 8 2 1 2 1 અને 2 થઈ ગઈ છે હવે તમે x કોમ્પેક્શન કરવાનો પ્રયાસ કરો જ્યાં B અથવા C D પહેલેથી જ છે B F પહેલેથી જ ત્યાં છે તમે ખસેડી શકતા નથી H J પણ તમે ખસેડી શકતા નથી પરંતુ A તમે ખસેડી શકો છો પરંતુ તે હજુ પણ 11 રહે છે તે ઘટતું નથી તેથી તમારો લેઆઉટ વિસ્તાર હજુ પણ 11 લેમ્બડા બાય 8 લેમ્બડા છે તે ઘટતો નથી કારણ કે અગાઉના કિસ્સામાં તે આ રીતે x દિશામાં આ રીતે ઘટાડી રહ્યું હતું અહીં તે y દિશામાં ઘટાડી રહ્યું હતું પરંતુ હવે જો તમે 2d કોમ્પેક્શન જુઓ તો જુઓ અહીં આપણે એક ઉદાહરણ લઈ રહ્યા છીએ જે એકદમ સરખું છે I H G એકદમ સરખું છે હવે આ ફરીથી 11 બાય 11 હતું હવે જો તમે 2d કોમ્પેક્શન કરો છો તો એનો અર્થ છે કે હું બ્લોક્સને એકસાથે x અને y દિશામાં ખસેડી શકું છું ઉદાહરણ તરીકે હું આ I ને આ B બ્લોક ઉપર તરફ ખસેડી રહ્યો છું હું અહીં આ H લાવી રહ્યો છું હું બાજુ ઉપર લાવી રહ્યો છું અને G અહીં લાવી રહ્યો છું તેથી હવે આપણે તેને 3 બાય 3 પ્રકારના લેઆઉટમાં સરસ રીતે ફીટ કરી રહ્યા છીએ તેથી હવે તમારું કુલ ક્ષેત્રફળ આ દિશામાં 8 લેમ્બડા અને આ દિશામાં 8 લેમ્બડા થશે તે ઘટી ગયું છે પરંતુ સમસ્યા એ છે કે સમસ્યાને જોતાં હવે તમે સમજો છો કે બ્લોક્સની સંખ્યા બિલિયન્સ ના ક્રમમાં છે તેથી બ્લોક્સને ખસેડવાની શ્રેષ્ઠ રીત શોધવાનું ખરેખર શક્ય નથી જેથી તમે આના જેવું શ્રેષ્ઠ કોમ્પેક્શન મેળવી શકો તેથી સંખ્યાબંધ હ્યુરિસ્ટિક્સ નો ઉપયોગ કરવો પડશે અને તે તે છે જે સામાન્ય રીતે આ પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે તેથી સામાન્ય રીતે મેં કહ્યું હતું તેમ કહીએ તો 2d કોમ્પ્એક્શન 1d કોમ્પ્ક્શનની તુલનામાં વધુ સારું પરિણામ આપે છે અને જો તમે તેને શ્રેષ્ઠ રીતે હલ કરી શકો છો જે કમનસીબે શક્ય નથી કારણ કે તે NP હાર્ડ છે તે મિનિમમ એરિયા લેઆઉટ ઉત્પન્ન કરી શકે છે પરંતુ મેં કહ્યું હતું તેમ તમારે ઘણી ચકાસણી કરવી પડશે અને તુલના કરવી પડશે તે એકદમ સમય લે છે અને se દીઠ 2d કોમ્પ્ક્શન ગણતરીની રીતે ખૂબ શક્ય નથી તો લોકો શું કરે છે તેઓ વચ્ચે કંઈક કરે છે આને 1 એન્ડ હાફ ડાયમેન્શન કોમ્પેક્શન તરીકે ઓળખવામાં આવે છે તો શા માટે તેને 1 એન્ડ હાફ ડાયમેન્શન કહેવાય છે કારણ કે આપણે x અને y બંને દિશાઓને સમાન મહત્વ આપતા નથી આપણે મુખ્યત્વે એક દિશામાં કમ્પ્રેસ કરવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ બીજી દિશામાં આપણે ફક્ત ઓછા મૂવને પરવાનગી આપીએ છીએ આ બેસિક ફિલોસોફી છે એટલે તેને 1 એન્ડ હાફ d કહેવાય છે તેથી ચાલો કહીએ કે આપણે x દિશામાં કોમ્પેક્શન કરી રહ્યા છીએ જ્યારે y દિશામાં ઓછું મૂવ કરીએ છીએ આ બેસિક ફિલોસોફી છે તેથી આ એક નિર્ણાયક અલ્ગોરિધમ છે જેમ કે આપણે 2d અલ્ગોરિધમ માટે ઉલ્લેખ કર્યો છે તેમ વધુ તપાસમાં સામેલ નથી હવે વિચાર નીચે મુજબ છે કે આપણે કોમ્પેક્શન કરી રહ્યા છીએ પરંતુ કોમ્પેક્શન દરમિયાન આપણે બ્લોક્સની બાજુની હિલચાલને પણ પરવાનગી આપીએ છીએ આનો મતલબ શું થયો તમે શુદ્ધ 1d કોમ્પેક્શનમાં જોશો કે તમારી પાસે એક બ્લોક હતો તમે તેને ફક્ત ડાબી તરફ ખસેડો તમારી પાસે બીજો બ્લોક છે તમે તેને ડાબી તરફ ખસેડો છો તમે અન્ય બ્લોક તેને ડાબી તરફ ખસેડો છો પરંતુ હવે આપણે જે કહીએ છીએ જ્યારે તમે બ્લોક પસંદ કરો છો ત્યારે તમે ડાબી બાજુએ જાવ છો પરંતુ પ્રક્રિયામાં તમે લેટરલ મૂવમેન્ટને પણ પરવાનગી આપી રહ્યા છો તતમે થોડું ઉપર અને પછી જમણે પણ આગળ વધી શકો છો જો તે તમને વધુ સારી કોમ્પેક્શન આપે છે તો તે વિચાર છે તેથી મેં કહ્યું તેમ આને હાફ ડાયમેન્શન કહેવાય છે કારણ કે તમે સાચા 2 ડાયમેન્શનલ કોમ્પેક્શનની જેમ પરંતુ મર્યાદિત અર્થમાં બ્લોક્સને એટલી મુક્તપણે ખસેડતા નથી તમે બીજી દિશામાં બાજુની હિલચાલને પરવાનગી આપો છો ચાલો જોઈએ કે તે કેવી રીતે કામ કરે છે તેથી તે x y સંલગ્નતા ગ્રાફ તરીકે ઓળખાતી વસ્તુનો ઉપયોગ કરે છે અહીં વર્ટીસીઝ આ ગ્રાફમાંના બ્લોક્સનું પ્રતિનિધિત્વ કરે છે ધાર હોરિઝોન્ટલ અને વર્ટિકલ સંલગ્નતાને રજૂ કરે છે જેમ કે ચાલો કહીએ કે જો આના જેવા 2 બ્લોક્સ છે જે વર્ટિકલ સીમા વહેંચે છે તો ચાલો કહીએ કે ગ્રાફમાં આ vi છે અને આ vj છે પછી ગ્રાફમાં તેમની વચ્ચે એક હોરિઝોન્ટલ ધાર હશે પણ ધારો કે મારી પાસે આ રીતે 2 વર્ટીસીઝ છે 2 બ્લોક જે વર્ટીસીઝને અનુરૂપ છે મારો કહેવાનો મતલબ vi છે તેમની વચ્ચે હોરિઝોન્ટલ સીમા સાથે vj છે પછી ગ્રાફમાં હું તેમને વર્ટિકલ ધાર થી જોડુ છું જે અલગ રીતે બતાવવામાં આવે છે તેને દોરો તેથી તેઓ તેમની સીમાઓ ક્યાં વહેંચી રહ્યા છે તેના આધારે 2 પ્રકારની ધારો છે એક હોરિઝોન્ટલ ધાર કહેવાય છે બીજી વર્ટિકલ ધાર કહેવાય છે તેથી આ તે છે જેનો મેં હમણાં જ ઉલ્લેખ કર્યો છે કે 2 બ્લોકની હોરિઝોન્ટલ ધાર હોય છે જો તેઓ વર્ટિકલ સીમા વહેંચે છે જો તેઓ હોરિઝોન્ટલ સીમા વહેંચે તો તેમની પાસે વર્ટિકલ ધાર હોય છે અને આ કિનારીઓ મિનિમમ પરવાનગી પાત્ર અંતરનું પ્રતિનિધિત્વ કરતી લેબલવાળી છે જેમ કે ઉદાહરણ તરીકે જો vi અને vj વચ્ચે મિનિમમ સેપરેશન 2 લેમ્બડા છે તો આ ધારને 2 લેમ્બડા તરીકે લેબલ કરવામાં આવશે જો આ 3 લેમ્બડા છે તો આ ધારને 3 લેમ્બડા તરીકે લેબલ કરવામાં આવશે તેથી આપણે એક ગ્રાફ બનાવીએ છીએ અને આપણે દરેક ધારને મિનિમમ સેપરેશન મિનિમમ પરવાનગી પાત્ર અંતર દ્વારા લેબલ કરીએ છીએ જે ડિઝાઇન નિયમો દ્વારા આપવામાં આવે છે તેથી આપણે 4 વધારાના વર્ટીસીઝનો ઉપયોગ કરી રહ્યા છીએ તો કયા પ્રકારના 4 વધારાના વર્ટીસીઝ છે ધારો કે મારી પાસે લેઆઉટ એરિયા છે અને આપણી પાસે બધા બ્લોક વચ્ચે આ મારો કુલ લેઆઉટ એરિયા છે હું એક ઉદાહરણ બતાવીશ તેથી હું ટોચ ઉપર એક કાલ્પનિક બ્લોક તળિયે કાલ્પનિક બ્લોક જમણી બાજુ અને ડાબી બાજુ એક કાલ્પનિક બ્લોક ગણીશ તેથી તમે અહીં જુઓ મેં કહ્યું કે બ્લોક જે વર્ટિકલ સીમા વહેંચે છે તેઓ આ કેસ માટે હોરિઝોન્ટલ ધાર અને ઉલટું હશે તો અહીં કયા બ્લોક છે જેની વર્ટિકલ સીમા છે આ કાલ્પનિક ડાબો બ્લોક અને આ હશે તેથી એક સોલિડ દ્વારા ચિહ્નિત હોરિઝોન્ટલ ધાર હશે એવી જ રીતે આ ની વચ્ચે વર્ટિકલ ધાર હશે તેવી જ રીતે જો બ્લોક્સ આ અને આ 2ની જેમ આડી ધાર શેર કરી રહ્યા હોય ત્યાં વર્ટિકલ ધાર હશે જે ડોટેડ ધાર દ્વારા કંઈક આના જેવું ચિહ્નિત કરવામાં આવશે એવી જ રીતે બીજી વચ્ચે પણ કિનારીઓ હશે પરંતુ 4 કાલ્પનિકની જેમ અને તેઓ જે રીતે જોડાયેલા છે તે કંઈક આના જેવું હશે તેથી કિનારીઓની ગણતરી કરતી વખતે અથવા કિનારીઓ ઉમેરતી વખતે આપણે જ્યાં પણ હોય ત્યાં ખાલી જગ્યાને અવગણીએ છીએ જેમ કે તમારો કહેવાનો અર્થ એ છે કે ધારો કે મારી પાસે અહીં બ્લોક છે મારી પાસે અહીં વધુ એક બ્લોક છે તેથી હું ધારું છું કે તેઓ હોરિઝોન્ટલ ધાર દ્વારા અલગ પડે છે તેથી તેમની વચ્ચે વર્ટિકલ ધાર હશે તેથી આપણે ધારીએ છીએ કે ઇનપુટ આંશિક રીતે પૂર્ણ થયેલ લેઆઉટ છે તેથી આ 1d કોમ્પેક્ટરની કેટલીક એપ્લિકેશનો દ્વારા મેળવી શકાય છે તો પછી તમે વધુ ઑપ્ટિમાઇઝેશન કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો તેથી આ અલ્ગોરિધમમાં આપણે 2 સૂચિઓ ફ્લોર અને સીલિંગ જાળવી રહ્યા છીએ ફ્લોરમાં તમામ બ્લોક્સનો સમાવેશ થાય છે જે ઉપરથી દેખાય છે પરંતુ તમે જુઓ છો કે તમે 2 ડાયમેન્શનલ ચિત્રને જુઓ છો જ્યાં બ્લોક્સ મૂકવામાં આવ્યા છે ધારો કે તમે ઉપરથી જોઈ રહ્યા છો તો ઉપરથી કેટલાક બ્લોક્સ તે બીજા કેટલાક બ્લોક્સને છુપાવશે જે તેની નીચે છે પરંતુ કેટલાક બ્લોક્સ તમે જોઈ શકો છો તેમાં કોઈ કોન્સ્ટ્રેન્ટ નથી તેથી તે સીલિંગ તે સૂચિમાં તે બધા બ્લોક્સ હશે જે દેખાય છે તેથી સીલિંગ એ બ્લોક છે જે તાત્કાલિક ખસેડી શકાય છે તે દેખાય છે તેનો અર્થ શું છે એક માર્ગ છે જેમાં તમે તેને તમે જ્યાં જોઈ રહ્યા છો ત્યાંથી દિશા તરફ ખસેડી શકો છો કારણ કે એક માર્ગ છે તમે તેને જોવા માટે સક્ષમ છો વચ્ચે થોડી જગ્યા છે એવી જ રીતે ફ્લોર નામની યાદી છે તે બીજી બાજુથી છે જો તમે બીજી બાજુથી જુઓ તો તમે તે બ્લોક જોવા માટે સક્ષમ છો તેથી ફ્લોરમાં તે બધા બ્લોક હોય છે જે ઉપરથી દેખાય છે સીલિંગ એ બ્લોક્સની સૂચિ છે જે તળિયેથી દેખાય છે તળિયેથી દેખાય છે એટલે કે તેને તાત્કાલિક ખસેડી શકાય છે ચાલો જોઈએ કે હું એક ઉદાહરણ લઈશ કે આ કેવી રીતે કામ કરવામાં આવે છે તેથી વિચાર નીચે મુજબ છે તમે સીલિંગમાં સૌથી નીચો બ્લોક પસંદ કરો અને તેને ફ્લોરમાં સ્થાન ઉપર ખસેડો તેથી સીલિંગ ઉપરથી તમે અમુક બાજુની હિલચાલ સાથે બ્લોક્સને ફ્લોર તરફ નીચે લાવવાનો પ્રયાસ કરી રહ્યાં છો જ્યાં સીલિંગથી અંતર અથવા સેપરેશન મહત્તમ બને છે તેથી તમે સીલિંગમાં સૌથી નીચો બ્લોક પસંદ કરો છો તેને ફ્લોર ઉપર ક્યાંક ખસેડો જે ફ્લોર અને સીલિંગ વચ્ચેનું અંતર વધારે છે અને આ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવે છે કારણ કે તમામ બ્લોક્સ ક્રમિક રીતે સીલિંગ ઉપરથી ફ્લોર ઉપર ખસેડવામાં આવે છે તેથી હું આ અલ્ગોરિધમનું એક સ્ટેપ બતાવી રહ્યો છું આ તમારી પ્રારંભિક સમસ્યા છે A B C D E F G બ્લોક્સ છે ચાલો પહેલા સીલિંગ અને ફ્લોર લિસ્ટ જોઈએ સીલિંગમાં બ્લોક્સ છે જે ઉપરથી જોઈ શકાય છે તમે જોઈ શકો છો તમે G જોઈ શકો છો તમે D જોઈ શકો છો તમે C જોઈ શકો છો આ છિદ્રમાંથી એક ખાલી જગ્યા છે આપણે આ બ્લોક C E અને F જોઈ શકીએ છીએ માફ કરશો મને લાગે છે કે હું સીલિંગ ઉપર આવું છું એટલે તમે એક રૂમમાં ઉભા છે અને સીલિંગ ઉપર જોઈ રહ્યા છીએ તમે જુઓ છો કે તમે કયા બ્લોક્સ જોઈ શકો છો તમે ઉપર જુઓ તમે G જોઈ શકો છો તમે D જોઈ શકો છો તમે C જોઈ શકો છો તમે F જોઈ શકો છો પરંતુ તમે E જોઈ શકતા નથી તે સીલિંગમાં હશે અને ફ્લોર એટલે અહીં ઊભા રહીને તમે નીચે જુઓ તમે A જોઈ શકો છો તમે B જોઈ શકો છો વચ્ચે કંઈ નથી તો આ યાદી આ પ્રમાણે છે હવે ચાલો મેં કહ્યું તેમ ગ્રાફ જોઈએ તેથી A B C D E F G ને અનુરૂપ એક વર્ટીસીઝ હશે ચાલો આપણે એક પછી એક જોઈએ તેથી A અને B એક વર્ટિકલ ધાર વહેંચી રહ્યાં છે તેમની વચ્ચે હોરિઝોન્ટલ ધાર હશે તેથી કન્વેશન તરીકે હું ત્યાં ડોટેડ લાઇનનો ઉપયોગ કરું છું તમે કહો છો કે તમે અન્ય કન્વેશનનો ઉપયોગ કરી શકો છો પણ કોઈ સમસ્યા નથી એવી જ રીતે G અને D વચ્ચે વર્ટિકલ ધાર છે D અને E એક વર્ટિકલ ધાર છે E અને F વર્ટિકલ સીમા એટલે હોરિઝોન્ટલ ધાર છે E અને F ત્યાં એક છે મને લાગે છે કે અન્ય નથી પરંતુ તમે તે કાલ્પનિક વર્ટીસીઝ વિશે વિચારો છો એક ડાબી બાજુએ x1 છે અન્ય જમણી બાજુએ x2 છે તેથી x1 માંથી G સાથે વર્ટિકલ ધાર છે C સાથે વર્ટિકલ ધાર છે અને A સાથે વર્ટિકલ ધાર છે તેથી x1 સ્વરૂપે તમે આ ધાર ઉમેરો એવી જ રીતે x2 ની સાથે જમણી બાજુએ તમે F C B F C B એવી જ રીતે ઉપરથી ઉમેરો છો અને બીજી રીતે ગોળ હોરિઝોન્ટલ કિનારીઓ G A ને G A વચ્ચે શેર કરો છો પછી C D C D એક ધાર છે C E D F અને B C અને તેવી જ રીતે ઉપરથી એક કાલ્પનિક વર્ટીસ y2 છે તળિયે y1 છે નીચેથી તમે કિનારી A અને B જોઈ શકો છો ઉપરથી તમે સીલિંગ જોઈ શકો છો G D C અને F G D E અને F I G D E અને F આ 4 તમે જોઈ શકો છો તો આ તમારો ગ્રાફ છે તેથી દરેક ધારને અનુરૂપ બ્લોકની જોડી વચ્ચેના મિનિમમ સેપરેશન સાથે લેબલ કરવામાં આવશે તેથી તેથી કાલ્પનિક એકના સંદર્ભમાં ધારનું વજન 0 હોઈ શકે છે હવે અહીં C સીલિંગ ઉપરનો બ્લોક છે જે સૌથી નીચો છે તેથી તમે ચાલમાંથી C પસંદ કરો છો તેથી જ્યારે તમે તેને નીચે ખસેડો છો ત્યાં ઘણી બધી જગ્યાઓ છે તમે તેને A ની ટોચ ઉપર મૂકી શકો છો તમે તેને B ની ટોચ ઉપર મૂકી શકો છો તમે તેને મિડલમાં મૂકી શકો છો તેથી જો તમે તેને ઉદાહરણ તરીકે B ની ટોચ ઉપર મૂકો છો તો ફ્લોર અને સીલિંગ વચ્ચેનો તફાવત આ ગેપ 2 હશે પરંતુ જો તમે તેને મિડલમાં મુકો છો તો અહીં ગેપ વધી રહ્યો છે તેથી તમે તેને એવા સ્થાન ઉપર મુકો કે જેમાં મહત્તમ ગેપ હશે તેથી આ પ્રક્રિયાનું પુનરાવર્તન થશે અને આ રીતે આપણે કહેવાતા એક ડાયમેન્શન અથવા કદાચ હાફ ડાયમેન્શનલ કોમ્પેક્શન અલ્ગોરિધમ મેળવીએ છીએ તેથી આ ખૂબ સારી રીતે કામ કરે છે શુદ્ધ 2d કોમ્પ્ક્શન લાગુ કરવા માટે ખૂબ કોમ્પ્લેક્સ બની જાય છે આ ગણતરી ખૂબ મુશ્કેલ કોમ્પ્લેક્સ છે પરંતુ હાફ ડાયમેન્શન ગણતરીની રીતે એટલું સઘન નથી અને કેટલીક લેટરલ હલનચલન સાથે જ્યારે તમે બ્લોકને સીલિંગથી ફ્લોર ઉપર ખસેડી રહ્યા હો ત્યારે તમને શું ક્યાં મૂકવું કે સીલિંગ અને ફ્લોર વચ્ચેનું સેપરેશન અંતર મહત્તમ બને છે તમે આ એકમાત્ર હ્યુરિસ્ટિકનો ઉપયોગ કરી રહ્યા છો તેથી તમે તેને C ઉપર ખસેડો પછી તમારો ગ્રાફ તરત જ બદલાય છે તેથી તમે ગ્રાફ પણ બદલતા રહો અને સીલિંગ અને ફ્લોર લિસ્ટ પણ હવે ફ્લોરમાં પણ C છે કારણ કે C ફ્લોરમાં પણ જોઈ શકાય છે આ ગ્રાફમાં પણ ફેરફાર થાય છે તેથી અહીં મેં A1 માટે બતાવ્યું છે તેથી એક પછી એક આ D બ્લોક્સ નીચે આવશે પછી સંભવતઃ D નીચે ખસેડવામાં આવશે પછી E પછી F પછી G તેથી એક પછી એક આપણે તમે તેને શ્રેષ્ઠ સ્થાન ઉપર ખસેડો જે ગેપને મહત્તમ કરે અને તે તમારું અંતિમ કોમ્પેક્ટેડ લેઆઉટ હશે તેથી તે સાથે આપણે આ લેકચરના અંતમાં આવીએ છીએ અને આ લેઆઉટ કોમ્પેક્શન ઉપરની અમારી ચર્ચાને પૂર્ણ કરીએ છીએ